તેથીહવે આપણે વિવિધ કહેવાતા રેજીમ્સ તરફ આવીએ તો રેજીમ્સ નો અર્થ શું છે વિવિધ સેટિંગ્સ માટે આ વિવિધ પ્રકારનાં જુદા જુદા કાયદા એકંદર કાયદાઓ સમાન છે જે મેક્સવેલના સમીકરણો છે પરંતુ હું પરિસ્થિતિને આધાર રાખીને તેમને વિશેષતા આપી શકું છું તેથી તે વિશેષ કિસ્સાઓ કયા છે તેથીતે વિવિધ રેજીમ્સ કહેવામાં આવે છે અને તેથી તમે એક વસ્તુ ધ્યાનમાં લો કે ચાલો આપણે ઉપરથી શરૂ કરીએ મેક્સવેલના સમીકરણોમાં સ્પેસનુ ડેરીવેટીવ અને સમયનું ડેરીવેટીવ હતું તેમની પાસે ટર્મ હતી જ્યારે હું ઓપન કરુ છું ત્યારે આ સ્પેશીયલ ડેરિવેટિવ છે ખરુને મારી પાસે જેવા પદો છે વગેરે અને તેમની પાસે સમયના ડેરીવેટીવ જેવા પદો પણ હતા તેથી સ્પેસમાં એક ડેરીવેટીવ છે અને સમયમાં એક ડેરીવેટીવ છે અને તેથી તમે કરી શકો તે સૌથી સરળ વસ્તુ એ શોધવાનું છે કે આ બે ડેરિવેટિવ્ઝનું સંબંધિત વેઈટ્સ શું છે જો એક એ બીજા કરતા ઘણો વધારે છે તો હું સ્મોલને અવગણી શકું છું જો તેઓ તુલનાત્મક હોય તો મારે તે બંનેને રાખવા જ જોઈએ અને આ મૂળભૂત વિચાર છે બરાબરને તેથી મેક્સવેલના સમીકરણો વિશેની બીજી બાબત એ છે કે તમે ઇલેક્ટ્રોમેગ્નેટિકસ પરના તમારા અંડરગ્રેજ્યુએટ કોર્સમાં આ ફરીથી સાંભળ્યું હશે તમે બધાએ શબ્દ બાઉંડ્રી કન્ડીશન્સ સાંભળ્યા છે કેટલીક બાઉન્ડ્રી કન્ડીશન્સ બાઉન્ડ્રી પરના ફિલ્ડ દ્વારા સંતોષવી પડે છે અને અને આપણે જેમ આગળ વધીશુ તેમ તેમ તે જોઈશું પરંતુ ફરીથી સીમાની સ્થિતિ પાછળ સાહજિક વિચાર શું છે તે છે કે જો મે અહીં કોઈ વસ્તુ રહેવા દીધી હોય તો ચાલો આપણે આ પદાર્થની આજુબાજુ વહેતા ઇલેક્ટ્રોમેગ્નેટિક ફીલ્ડનું કદ L કહીએ તેને આ સીમાની સાપેક્ષે સોર્ટ કરવુ જોઇએ તમે જાણો છો કે તેને તેની આસપાસ વળાંક આપવો પડશે તેની આસપાસ વળાંક આપવો તે યોગ્ય નથી તેમ વર્તન કરી શકાતું નથી તો ઉદાહરણ તરીકે ચાલો આપણે આ દિશાને x તરીકે લઈએ તેથી ફરીથી ખૂબ જ સાહજિક રીતે જો મેં તમને પૂછ્યું કે L કદના ઓબ્જેક માટે ફિલ્ડના આ ફેરફારનો દર તમને કેટલો લાગે છે કે તે x ના કો ઓડીનેટસની સાથે તે શું હશે તમે L ના સંદર્ભમાં તેના રીલેશનને કેવી રીતે લખો છો જો તમે જાણતા ન હોવ તો તમારે મેક્સવેલના સમીકરણોને સાહજિક રીતે જાણવાની જરૂર નથી તો શું તે L પર પ્રપોર્શનલ હોવું જોઈએ અથવા L થી ઈંવર્સ્લી પ્રપોર્શનલ હોવું જોઈએ હું તમને x સાથે ફીલ્ડમાં ફેરફારનો દર પૂછું છું તમારી સાહજિક સમજ શું છે જો તમારી પાસે બે પસંદગીઓ હોય પ્રપોર્શનલ L અને પ્રપોર્શનલ 1L તો તમે શું વિચારો છો પ્રપોર્શનલ 1L 1L કેમ કારણકે તેથી હું કહું છું કે આ પ્રપોર્શનલ 1L છે એવા કેસનો વિચાર કરો જ્યાં L ખૂબ મોટો છે જો કે ચાલો આપણે પણ ઈંફાઈનાઈટ કહીએ જો તે ખૂબ મોટો હોય તો પછી x ની દિશામાં કોઈ બદલાવ નથી તે જાણે કે ઓબ્જેક્ટ ઈંફાઈનાઈટ જેવું છે તેથી ફીલ્ડમાં L ની આસપાસ વાળવા માટે કશું જ નથી તે એટલું મોટું છે તેથી જો હું કહું કે તે 0 તરફ વળશે એટલે કે ફિલ્ડ બદલવાની કોઈ જરૂર નથી કારણ કે તે દિશામાં કોઈ ફેરફાર નથી બીજી બાજુ જો L ખૂબ નાનો હોય તો ફીલ્ડને તેની આસપાસ વળાંક આપવો પડશે તેથી ફીલ્ડ જેટલું નાનું છે ઓબ્જેક્ટ એટલો નાનો છે આ ફીલ્ડનું બેંડીગ વધુ રહેશે તેથી આ માત્ર સાહજિક છે તેથી આપણે કહી શકીએ કે એ પ્રપોર્શનલ 1L છે આ વિચાર એક બાજુ છે જે સ્પેસ ડેરીવેટીવ છે બીજી વસ્તુ જે આપણે જોઈ રહ્યા છીએ તે ટાઈમ ડેરીવેટીવ છે અને તમે બધાએ સિસ્ટમોમાં સિગ્નલો જેવા કંઈક પર અભ્યાસ કર્યો છે તેથી જ્યારે હું સમીકરણોની રેખીય સીસ્ટમ જોઈ રહ્યો છું ત્યારે ફ્રીકવંસીના સમયનો અભ્યાસ કરવાની સૌથી અનુકૂળ રીત કઈ છે ફોરિયર ટ્રાન્સફોર્મ તે પહેલાં જ g ઓમેગા t માં ફેઝરની દ્રષ્ટિએ બધું રજૂ કરે છે એકવાર હું સિસ્ટમના રીસ્પોંસ ને થી સમજું છું હું મૂળભૂત રીતે બધું સમજી શકું છું બરાબરને તેથી અહીં હું લઈ શકું છું તેથી જ્યારે હું ટાઈમ ડેરીવેટીવ કરું છું ત્યારે મને શું મળે છે તેથી જો હું કહું કે મને શુ મળવુ જોઈએ j તેથી j એ કોંસ્ટંટ છે જે તેને ભુલી જાઓ મને મળશે અને તરંગલંબાઇની દ્રષ્ટિએ ઈંવર્સ્લી રીતે છે બરાબરને તેથી આ બનશે બરાબરને બધા કોંસ્ટંટને ભૂલી જાઓ તેથી બધી ક્રિયાઓ ખરેખર આ બે પદોના રીલેશનમાં થઈ રહી છે તેથી મારી પાસે સ્પેસ ડેરિવેટિવ છે જે 1L ને પ્રપોર્શનલ છે મારી પાસે ટાઈમ ડેરિવેટિવ છે જે ને પ્રપોર્શનલ છે તેથી આ બે પૂર્ણ ટર્મ છે ઉદાહરણ તરીકે આ યાદ રાખો આ સમીકરણ જે મારી પાસે હતું તે સમાન છે જે સમીકરણ માંથી એક હતું તેથીતે આ બે પદો વચ્ચે ટગ યુદ્ધ જેવું છે અને કોણ જીતશે તેથીL અને વચ્ચેના સંબંધિત ગુણોત્તરના આધારેભૌતિકશાસ્ત્રના આ ત્રણ રેજીમ્સ થાય છે તેથી ઉદાહરણ તરીકેજ્યારે આપણે કહીએ કે આ L એ કરતા ઘણો નાનો છેતેનો અર્થ એ કેહું શું કહી શકું તેથી ખૂબ મોટો છે જો ખૂબ મોટો છે તો આ પદનું શું થાય છે ખૂબ જ નાનું બની જશે તેથી હું આ મેક્સવેલના સમીકરણોના સમયના ભાગને યોગ્ય રીતે અવગણી શકું છું તેથી આ ભાગ ખૂબ નાનો બનવા જઈ રહ્યો છે અને આ ભાગ નોમીનેટ કરશે તેથી જો કોઈ સમય ડીપેંડન્સ ન હોય તો તે પ્રકારના સમીકરણો શું કહેવાય છે અમે શાળામાં અભ્યાસ કર્યો છે ડીફરંશીયલ સમીકરણો પરંતુ તેના માટે થોડુંક ખાસ નામ સ્ટેટિક્સ બરાબરને કારણ કે ત્યાં કોઈ ટાઈમ ડીપેંડન્સ નથી અમે તેમને ઇલેક્ટ્રોસ્ટેટિક મેગ્નેટો સ્ટેટિક્સ અથવા ગમે તે કહીએ છીએ સામાન્ય રીતે આપણે તેમને સ્ટેટિક્સ કહીશું અને જો મારી પાસે ટાઈમ ટર્મ નથી તો મારી પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડનું સ્પેસ ડેરિવેટિવ મેગ્નેટિક ફિલ્ડનું સ્પેસ ડેરિવેટિવ છે અને તેમની વચ્ચે કોઈ કપ્લીંગ નથી કારણ કે કપ્લીંગ ટાઈમ ડેરિવેટિવ દ્વારા થઈ રહ્યું હતું તેથી આ સ્ટેટિક્સ તે સમીકરણોની અસ્પષ્ટ સિસ્ટમ છે ઇલેક્ટ્રિક ફીલ્ડની પોતાની સ્ટોરી છે ચુંબકીય ફીલ્ડની પોતાની સ્ટોરી છે તેથી અમે તેમને બોલાવીએ છીએ તેથી જ તમે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ અને મેગ્નેટોસ્ટેટિક્સ શબ્દો સાંભળ્યા છે અથવા તમારી પાસે ઇલેક્ટ્રોમેગ્નેટો સ્ટેટિક્સ નથીબરાબરને તેથી આ જોડાયેલા નથી પછી સ્પષ્ટપણે કેસ આવે છે જ્યાં આ બે ડેરીવેટીવ કમ્પેરેબલ છે તેથી જેને મધ્ય ફ્રીકવંસી કહેવાય છે તેથી આ મધ્ય ફ્રીકવંસી રેંજમાં કોઈ એસ્કેપ નથી મારે બંન્ને સ્પેસ ડેરિવેટિવ અને ટાઇમ ડેરિવેટિવનો ઉપયોગ કરવો પડશે તમે કલ્પના કરી શકો છો કે સ્ટેટિક્સ સરળ હોત કારણ કે ત્યાં એક ટર્મ ઓછો છે મધ્ય ફ્રીકવંસી ને કંટ્રોલ કરવી સૌથી મુશ્કેલ પરિસ્થિતિ છે કારણ કે મારે આ બંને ડેરિવેટિવ્ઝની સંભાળ રાખવી પડશે અને મોટા ભાગનો મારો મતલબ છે કે આ કોર્સ મુખ્યત્વે મુશ્કેલ ભાગ પર કેન્દ્રિત રહેશે જે મધ્ય ફ્રીકવંસી રેંજ છે તેથી તે અહીં છે કે તમે જોડાયેલા સમીકરણો મેળવો બરાબરને બીજી બાબત એ છે કે જ્યારે આ સમીકરણો જોડી દેવામાં આવે છે જેમ તમે પહેલા સ્લાઇડ્સમાં જોયા હતા જ્યારે મેં તમને મેક્સવેલના સમીકરણો બતાવ્યા હતા જ્યારે મેં સમીકરણો જોડ્યા હતા ત્યારે તરંગનું સમીકરણ બને છે તેથી મધ્ય ફ્રીકવંસી રેંજમાં તરંગો જેવા ઉકેલો છે તેથી તે ફરીથી કંઈક છે જે આપણે જોશું તેથી તેઓ સંભવત તેઓ તરંગ જેવા છે અને આ રીતે તમે તમારા સેલ ફોનને બેઝ સ્ટેશન પર સિગ્નલ મોકલવા માટે સક્ષમ છો અને એજ રીતે આપણે સૂર્યથી પ્રકાશ મેળવી રહ્યા છીએ કારણ કે આ બધા તરંગો મુસાફરી કરી શકે છે બીજી બાજુ જો તમે સ્ટેટિક્સમાં સોલ્યુશન્સ જુઓ છો તો તે તરંગ જેવા નથી તેઓ સરળ સોલ્યુશન્સ છે લાપ્લાસ સમીકરણ પોઇઝનનું સમીકરણ તેઓ તરંગ જેવા નથી તેઓ સરળ છે તેથી તે મધ્ય ફ્રીકવંસી રેંજની તુલનામાં ઓછામાં ઓછી ટૂંકી રેંજ છે અને છેલ્લે ત્રીજું રેજીમ્સ છે જ્યાં ઓબ્જેક્ટનું કદ તરંગલંબાઇ કરતાં ઘણું મોટું હોય છે તો શું કોઈ મને કહી શકે કે તમે આવી પરિસ્થિતિ ઉભી થતી ક્યાંય જોઈ છેતે ખૂબ જ સામાન્ય છેપ્રકાશ છે વિદ્યાર્થી હા તેથી ઉદાહરણ તરીકે પ્રકાશમાં જે પ્રકાશ સાથે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ તરંગલંબાઈ કેટલી છે 500 નેનોમીટર ચાલો આપણે કહીએ કે આપણા દૈનિક પદાર્થોનું કદ શું છે સેન્ટીમીટર મીટરના ઓર્ડરનુ આપણે માઇક્રોન કરતાં ઓછું જોઈ શકતા નથી આપણને માઇક્રોસ્કોપની જરૂર પડે છે તેથી ત્યાં તરંગલંબાઇ ઘણી નાની છે તેથી મારો મતલબ છે કે કારણ કે ઓબ્જેક્ટનું કદ ખૂબ મોટું છે તેથી ફિલ્ડને ઓબ્જેક્ટની આસપાસ બદલવાની જરૂર નથી તેથી અહીં શું થાય છે તે તમને મળે છે આ ઓપ્ટિક્સનું રેજીમ્સ છે અને તમને કિરણો જેવા મળે છે બરાબરને તેથી આપણે આ અભ્યાસક્રમમાં મુખ્યત્વે સ્ટેટિક્સ કેસ અને રે ઓપ્ટિક્સ કેસ બંને માટે મધ્ય ફ્રીકવંસી રેંજ પર ધ્યાન કેન્દ્રિત કરીશું ત્યાં એક વિશિષ્ટ થીયરી છે જે આ એઝમ્પ્શનનો ઉપયોગ કરે છે તેથી જો તમે આ બે ધારણાઓનો ઉપયોગ કરો છો તો તમે તમારા ગણિતને થોડું વધારે સરળ બનાવી શકો છો તમારે જરૂર નથી તમારે બધી હેવીવેઇટ મશીનરીનો ઉપયોગ કરવાની જરૂર નથી જે મધ્ય ફ્રીકવંસીને જરૂરી છે બરાબરને બીજી બાજુ જો તમે મધ્ય ફ્રીકવંસીની પદ્ધતિઓ સમજો છો તો તમારા માટે અન્ય પદ્ધતિઓ સમજવી ખૂબ સરળ છે કારણ કે તે સરળ વર્ઝન છે તેથી અમે આ કોર્સમાં મધ્ય ફ્રીકવંસીની પદ્ધતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરીશું અત્યાર સુધીના કોઈપણ પ્રશ્નો છે ઠીક છે તે અત્યાર સુધી એકદમ સ્પષ્ટ હોવું જોઈએ